નમસ્તે હું IIT કાનપુરથી જયંતા ચેટર્જી છું અમે આજની દુનિયામાં સેવા વ્યવસ્થાપન અને સમકાલીન મુદ્દાઓની ચર્ચા કરી રહ્યા છીએ છેલ્લું સત્ર અમે સેવા શ્રેસ્થતા વિશે ચર્ચા કરી રહ્યા હતા અમે ખાસ કરીને કેસ સ્ટડી તરીકે ચર્ચા કરી રહ્યા હતા અરવિંદ આંખની હોસ્પિટલનું ઉત્તમ ઉદાહરણ મદુરાઈ અને હવે ભારતના અન્ય ભાગોમાં છે અમે છેલ્લા સત્રનો અંત મ્ક્દોનાલ્ડસ થી Mc શસ્ત્રક્રિયા સુધીની પ્રખ્યાત કહેવત સાથે કર્યો જે વોલ સ્ટ્રીટ જર્નલના લેખમાંથી ટાંકેલું ડૉ વી ડૉ જી વેંકટસ્વામીનું મનપસંદ અવતરણ હતું શા માટે મેકડોનાલ્ડ્સ કારણ કે તે સમયે મેકડોનાલ્ડ આજ જેવુ જ હતું પ્રજનનક્ષમતાના વિચારના આધારે અને જેમ કે અમે પ્રકાશિત કર્યું છે કે મેકડોનાલ્ડ્સના તમામ આઉટલેટ્સ તેઓ લગભગ સમાન રીતે કાર્ય કરે છે તેના આધારે વિશ્વભરમાં ઓછી કિંમતે સારી ગુણવત્તા ઉચ્ચ ગુણવત્તા ભોજન પ્રદાન કરતી એક મહાન સેવા સંસ્થાનું ઉદાહરણ છે યુએસએ કે કલકત્તામાં તમામ આઉટલેટ્સ પર સમાન પ્રક્રિયાના પગલાંને અનુસરીને પ્રક્રિયા મોડેલ ભારતના લોકોને સમાન સૂચના સમૂહ સાથે સમાન માર્ગદર્શિકા સાથે તાલીમ આપવામાં આવે છે પરિણામે તે સેવા સંસ્થામાં દરેક વ્યક્તિ અને ગ્રાહકો માંગણી પરની સેવાના મૂળ આધાર વિશે ખૂબ જ સ્પષ્ટ છે કાર્યને ઘટકોના ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે અને તેઓને સતત ફરીથી એકઠું કરવામાં આવે છે અને સારા વિતરણ માટે સારી રીતે અનુરૂપ કરવામાં આવે છે કોઈ ભિન્નતા વગર છ સિગ્મા સ્તરે શક્ય તેટલી ઓછી વિવિધતા સાથે મૂળભૂત પ્રક્રિયા સમૂહ માં કોઈ સમાધાન નથી તેમાં નિષ્ફળતા દર લાખો દીઠ થોડા ભાગોના સંદર્ભમાં પરંતુ તેમની પાસે વિવેકબુદ્ધિ છે પુનઃ અકત્રીકરણ અને સારું અનુરૂપિકર્ણ છે અને અમે પ્રક્રિયાને વધુ સારી કરવા માટે ફરીથી એકત્રીકરન ની કેટલીક તકનીકો જોઈશું તેથી પદ્ધત્તિ કોઈપણ ખામી વિના કામ કરશે કારણ કે બ્લોક ટુ બ્લોક ટ્રાન્સફર ગ્રાહક જેમ જેમ તે સેવા પ્રવાહ તરફ આગળ વધશે તે પૂર્વનિર્ધારિત પુનરાવર્તિત સારી રીતે કાર્ય કરેલ પગલાઓનું પાલન કરશે તેથી ગુણવત્તા નિયંત્રણ સમાન રીતે જાળવી શકાય છે અને ગ્રાહકો ખુશ થશે અરવિંદ દરવાજાના સ્ટેપ પર સ્વેચ્છાએ ચૂકવણી કરનારા ગ્રાહકો વધુને વધુ આવશે જેઓ સહાય આપશે વધુને વધુ દર્દીઓ જેમની સંભાળ મફત પૂરી પાડવામાં આવી શકે છે અને તેથી જ ડૉ વી માટે મેકડોનાલ્ડ્સનો ખ્યાલ ખૂબ જ આકર્ષક હતો તેથી સારાંશ આપવા અને સમાનતા લાવવા માટે અમે ઓછા ખર્ચે આ ઉચ્ચ ગુણવત્તાની પ્રક્રિયા શરૂ કરીએ છીએ અને તે ડૉ વીની સમજ હતી જેઓ સમજી શક્યા કે મોતિયા અન્ય ઘણી સર્જિકલ પ્રક્રિયાઓથી વિપરીત પ્રક્રિયાના પગલાઓમાં વિભાજિત જે ખૂબ જ વિવિધતાની જરૂરિયાત વિના પુનરાવર્તિત રીતે કરી શકાય છે તેથી યુનિટ દીઠ શસ્ત્રક્રિયાની કિંમત ખૂબ જ ઓછી હશે ખર્ચની ચોક્કસ ગણતરી કરી શકાય છે અને પુનરાવર્તિત રીતે કરવામાં આવતી સમાન પ્રક્રિયા સુવિધા માટે ઉતમ સ્થાપના ની ખાતરી કરી શકે છે તાલીમ પ્રક્રિયાઓ પ્રમાણભૂત હોઈ શકે છે અને તેથી મોતિયાને પ્રક્રિયા લક્ષી ઉપચારાત્મક સારવાર તરીકે માનવામાં આવે છે તેથી લોકો ચૂકવણી કરવા તૈયાર હતા કારણ કે ઉપચારાત્મક પરિવર્તન ખૂબ જ પ્રભાવશાળી હતું જે વ્યક્તિ મોતિયાને કારણે ભાગ્યે જ જોઈ શકતી હતી તે શસ્ત્ર ક્રિયા પછી લગભગ તરત જ જોઈ શકતી હતી તેથી લોકો ચૂકવણી કરવા તૈયાર હતા અને વધુ લોકોએ ચૂકવણી કરી અને સારા પરિણામથી સંતુષ્ટ હતા ગામડાના વધુ લોકો ગરીબ લોકોની સારવાર થઈ શકે તેથી હવે આપણે તેના વિજ્ઞાનમાં થોડું ધ્યાન આપીશું તેથી તમે તમારી સામે હવે એક સામાન્ય પરિસ્થિતિ જોશો તેથી આંખના ડોકટરો છે નેત્ર સહાયક છે અને વરિષ્ઠ તબીબી અધિકારીઓ અથવા નિષ્ણાતો અથવા સર્જનો છે તેથી દેખીતી રીતે આ એવા લોકો છે કે જેઓ ખૂબ ઉંચ્ચ મૂલ્ય ધરાવે છે આ એવા આંખ ના ડોક્ટરો છે જે પ્રમાણ માં ઓછા ખર્ચ કરાવે છે પણ ખૂબ ઊંચી અને મૂલ્યવાન પ્રક્રિયા કરે છે અને એવા ઘણા લોકો હતા જેઓ નેત્ર સહાયક સ્તરે તપાસ કરવામાં આવી રહ્યા હતા તેથી અરવિંદ આંખની સંભાળે જે કર્યું તે અંતિમ પરીક્ષા છે તેઓએ પ્રક્રિયા પ્રવાહની સંખ્યામાં પેટા વિભાજન કરવાનું શરૂ કર્યું તેથી સુધારાત્મક ક્રિયાઓ માટે દર્દીઓને વધુ માપન અને શસ્ત્ર ક્રિયા પેહલા નિર્ધારકો માટે ઓપ્ટોમેટ્રી રૂમમાં જવાનું સૂચન કરવામાં આવે છે દર્દીઓને વિશેષ દવાખાના માં સંદર્ભિત કરવામાં આવ્યા હતા જે ખરેખર વધુ ગંભીર સમસ્યા ઉમેરે છે અને મોતિયાની શસ્ત્રક્રિયા માટે દર્દીઓને અલગ પાડવામાં આવ્યા હતા તેથી જે લોકો તુરંત હાજરી આપી શક્યા ન હતા અને વધુ વિશેષ સારવારની જરૂર હતી તેઓને અલગ કરવામાં આવ્યા હતા જ્યાં દર્દીઓ ને વધુ માહિતીની જરૂર હતી ત્યાં સુધારાત્મક પગલાં સૂચવી શકાય છે અને તેમને અન્ય પ્રવાહ પર મોકલવામાં આવ્યા હતા તેથી જે દર્દીઓ મોતિયાની શસ્ત્રક્રિયા માટે છે જ્યાંથી તેમને બહાર લાવવામાં આવે છે અને પ્રક્રિયાના પ્રવાહમાં લાવવા માં આવે છે અહીં ફરીથી એરપોર્ટની કામગીરીને સુવ્યવસ્થિત કરવા વિશે ચર્ચા કરતી વખતે આપણે જે ચર્ચા કરી હતી તે લગભગ સમાન છે તેથી વિમાન નું ઉત્રાણ થાય તે પહેલાં લોકો પહેલેથી જ ગેટ પર એક કન્ટેનરમાં એક પ્રકારના સમૂહ તરીકે એકઠા થઈ ગયા છે અને જેમ જ વિમાન ઉતરે છે અને તેને સાફ કરવામાં આવે છે ત્યારે લોકોના આ સમૂહ ને સ્થાનાંતરિત કરવામાં આવે છે તેથી આ જથ્થા અને પ્રવાહ જેવું છે જે સારી પ્રક્રિયાના પ્રવાહની યોજના કરવામાં ખૂબ જ લોકપ્રિય છે તો એ જ રીતે અહીં અમે 20 દર્દીઓને હોલના માર્ગ માં બેસાડીયા છે તેઓ મેડિકલ સ્ટાફ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યા હતા તેઓ રાહ જોઈ રહ્યા હતા ત્યારે શાસ્ત્ર ક્રિયા ની તમામ પ્રક્રિયાઓ ચાલી રહી હતી તેથી નિર્ણાયક પગલાં લેવામાં આવે તે પહેલાં પ્રવૃત્તિઓની સંખ્યાને ભેગી કરવામાં આવે છે આ તે પણ છે જેની આપણે પહેલાં ચર્ચા કરી છે જ્યાં બિન મૂલ્યવર્ધિત પગલાં દૂર કરવામાં આવે છે તેથી માત્ર રાહ જોવી દૂર કરવામાં આવે છે પરંતુ એકસાથે સારવાર ચાલુ રાખવાની સાથે રાહ જોવાનું જાળવી રાખવામાં આવે છે તેથી પ્રવૃત્તિઓ ભેગી કરવામાં આવે છે અને શક્ય હોય ત્યાં સુધી નિષ્ક્રિય પ્રવૃત્તિઓ દૂર કરવામાં આવે છે તેથી 20 દર્દીઓ રાહ જોઈને કતારમાં છે પરંતુ આદર્શ રીતે રાહ જોતા નથી તેઓ સારવાર લઈ રહ્યા છે તેઓ પ્રક્રિયા કરી રહ્યા છે અને પછી ઓપરેશન થિયેટરની અંદર પણ તેમની પાસે 3 પલંગ હતા તેથી એક પલંગ વ્યક્તિ માટે હતો હવે લગભગ સંપૂર્ણ રીતે તૈયાર છે તેથી ડૉક્ટર માત્ર મોતિયાનું અંતિમ ઑપરેશન કરી રહ્યા હતા જે એટ્રોફાઇડ ઓર્ગેનિક લેન્સને ઉપાડવાનું અને પછી તે કોથળીમાં નવા કૃત્રિમ લેન્સને દાખલ કરવાનું છે તેથી મૂળ માનવ લેન્સને બહાર કાઢ્યો કૃત્રિમ લેન્સ નાખવામાં આવ્યો આ સૌથી જટિલ ઓપરેશન છે જે ફક્ત પ્રશિક્ષિત ડૉક્ટર દ્વારા જ કરી શકાય છે અને તેથી ડૉક્ટરે માત્ર આ જ કર્યું ડોકટરે આંખના ટીપાં આપ્યા ન હતા ડોકટરે અન્ય સમસ્યાઓ માટે તપાસ કરી ન હતી ડોકટરે લોહીની તપાસ કરી ન હતી ડોકટર ઓપરેશનની જગ્યા સાફ કરી રહ્યા ન હતા ડોકટર માત્ર લેન્સ બહાર કાઢે છે લેન્સ અંદર મૂકે છે પરિણામે કામગીરીની સંખ્યા નોંધપાત્ર રીતે વધારી શકાય છે હવે લગભગ ચારશાસ્ત્ર ક્રિયા ચાર મોતિયાની શાસ્ત્ર ક્રિયા પ્રતિ કલાક થઈ શકે છે મને લાગે છે કે તેઓ હવે છનું સ્તર હાંસલ કરી ચૂક્યા છે તેથી ધારો કે સમગ્ર પાળી માં 10 દર્દીઓ અથવા ડૉક્ટર દ્વારા 15 દર્દીઓની સારવાર થઈ શકે છે તે જ ડૉક્ટર હવે ઓછામાં ઓછા 30 દર્દીઓની સારવાર કરી શકે છે 40 દર્દીઓ થાક વિના તણાવ વિના અને ઉચ્ચ સ્તરની સારી કામગીરી પર હોઈ શકે છે તેથી આ પ્રસિદ્ધ સમેલન રેખા પ્રતિકૃતિ છે જે આરોગ્ય સંભાળ માટે લાગુ પડે છે અને પછી ઉપયોગ માટે અભ્યાસ કરવામાં આવ્યો આને મોતિયાની શસ્ત્રક્રિયા માટે અપનાવવામાં આવ્યું હતું પરંતુ ઘણી જુદી જુદી રીતે આ પ્રક્રિયાની આંતરદૃષ્ટિને સમજયા પછી અરવિંદ અને વિશ્વભરની અન્ય હોસ્પિટલો દ્વારા લાગુ કરવામાં આવ્યા હતા ડાયાબિટીક રેટિનોપેથી જેવા વધુ જટિલ ઓપરેશનની સારવાર હવે હું તમને એક ઉદાહરણ બતાવીશ કે આંખના ક્લિનિકમાંથી લગભગ સમકક્ષ માહિતી લઈને આ કેવી રીતે થાય છે તે કંઈક અંશે તે ખૂબ વ્યાપક નમૂના પર આધારિત નથી પરંતુ મોટાભાગના આંખના ક્લિનિક્સમાં તે સમાન હશે તેથી સામાન્ય રીતે શું થાય છે કે દર્દી આવે છે ત્યાં પેરામેડિક વ્યક્તિ હોય છે જે ડૉક્ટરના સંદર્ભ ની સમીક્ષા કરશે અને સામાન્ય રીતે જે લોકો રેટિનોપેથીની સમસ્યા માટે આવતા હોય છે તેઓ ડાયાબિટીસના દર્દી હોય છે તેથી તેમની પાસે ઘણી બધી તબીબી માહિતી વગેરે હશે જેને તપાસવાની જરૂર પડશે તેથી તમે જુઓ છો કે આ એક લાક્ષણિક આકૃતિ છે જેનો ઉપયોગ આપણે આ પ્રકારની પ્રક્રિયાના પ્રવાહ માટે અને રેખા સંતુલન માટે કરીએ છીએ તેથી આ સમૂહ માં ત્રણ વિભાગો છે આ એક પ્રવૃત્તિ નંબર છે અહીં તમે જોઈ શકો છો કે તે પ્રતિ કલાકનો પ્રવાહ દર છે તેથી આ સંદર્ભ અને અગાઉના તબીબી માહિતી ની સમીક્ષા માટે દરેક વ્યક્તિ છે ધારો કે 15 સેકન્ડની જરૂર છે આ અમુક અંશે અનુમાનિત સંખ્યાઓ છે પરંતુ તમે નંબર બદલી શકો છો 15 સેકન્ડ 15 મિનિટ બની શકે છે પરંતુ તે કિસ્સામાં વધુ કે ઓછા આ બધા નંબરો પણ તે જ રીતે સેકન્ડથી મિનિટમાં જશે પરંતુ આ ક્ષણે આપણે સેકંડ સાથે જ રહીએ અહીં આ વાસ્તવમાં એક કલાકમાં ઉપલબ્ધ સેકન્ડની કુલ સંખ્યા છે જે 3600 ને 15 વડે ભાગવામાં આવે છે તેથી જેનો અર્થ થાય છે કે આ પ્રક્રિયા સમૂહ માં આવતા લોકોની સંખ્યા ગમે તેટલી સંખ્યામાં આવી શકે 240 લોકો પ્રક્રિયા સમૂહ ની બહાર જઈ શકશે હવે આ 240 લોકો પછીની પ્રક્રિયા સમૂહ પર જાય છે જે ચુકવણી કરે છે ધારો કે તે 30 સેકન્ડ લે છે દેખીતી રીતે તેથી 3600 સેકન્ડ 60 સેકન્ડથી એક મિનિટનો 60 મિનિટથી એક કલાકનો ગુણાકાર થાય છે તેથી 120 લોકો પર પ્રક્રિયા કરી શકાય છે તમે જોઈ શકો છો કે 240 નો પ્રવાહ હવે ઘટીને 120 થઈ જશે આગળના પગલામાં જ્યાં ઘણા બધા નિદાન પરીક્ષણો પૂર્ણ હશે કહો કે તે પરીક્ષણો વ્યક્તિ દીઠ 60 સેકન્ડ લે છે તેથી જો તમારી પાસે ઘણા બધા મશીનો વગેરે હોય તો પણ વ્યક્તિ દીઠ 60 સેકન્ડમાં એક સમયે પરીક્ષણોની સંખ્યા તેથી જેનો અર્થ છે કે અમે આ સમૂહ માં વધુમાં વધુ 60 લોકો પર પ્રક્રિયા કરી શકીએ છીએ આગામી પ્રવાહમાં જ્યાં તમે જાણતા હશો કે દર્દીઓના પહેરવેશ બદલવામાં આવશે અને અમુક આરોગ્યપ્રદ પગલાં ભરવામાં આવશે તેથી ઓપરેશન કરી શકાય છે અને કેટલીક પ્રારંભિક પ્રક્રિયા હશે અને ધારો કે વ્યક્તિ દીઠ 40 સેકન્ડ લાગે છે તેથી જેનો અર્થ છે કે અમે હવે 90 લોકો પર પ્રક્રિયા કરવાનું જોઈ રહ્યા છીએ 3600 ને 40 વડે ભાગ્યા 90 ની અંદર 20 સેકન્ડ 180 નું સ્ટેપ છે અને છેલ્લે સંખ્યા છે વાસ્તવિક શસ્ત્રક્રિયા જટિલ શસ્ત્રક્રિયા એ લેસર શસ્ત્રક્રિયા છે અને ધારો કે તે માત્ર 30 સેકન્ડ લે છે તેથી જેનો અર્થ થાય છે કે સૈદ્ધાંતિક રીતે કહીએ તો કલાક દીઠ 120 દર્દીઓની પ્રક્રિયા થઈ શકે છે પરંતુ તમે અહીં જોઈ શકો છો તેમ છતાં 240 લોકોને પ્રથમ પગલામાં જવા દેવામાં આવ્યા હતા જે 120 થી ઘટીને 60 થઈ ગયા હતા અને તેથી પછીના 90 લોકો પરપ્રક્રિયા કરવામાં આવશે અને આગલા પગલામાં 180 લોકો પર પ્રક્રિયા કરી શકાય છે ત્યાં પહેલાથી જ લોકો અહીં રાહ જોઈ રહ્યા છે તેથી અમે આને પ્રક્રિયા અડચણ તરીકે ઓળખીએ છીએ જ્યાં કતાર શરૂ થાય છે અને તેથી એકંદર પ્રવાહ 120 ના શ્રેષ્ઠ સ્તર સુધી પહોંચી શકતો નથી અમે આનો ઉકેલ જે માહિતી નો ઉપયોગ કરીએ છીએ તે છે આરોગ્ય સંભાળ આંખની સંભાળની સારી સમજ સાથે જોડાયેલ પ્રક્રિયાના સંકેતો આધારિત સેવા શ્રેષ્ઠતા બનાવી શકે છે તેથી ચાલો જોઈએ કે અહીં બે કાર્યો જોડાયા છે બે સમાંતર રેખાઓ બનાવવામાં આવી છે અને તમે 1 અને 4 જોઈ શકો છો તેથી 4 સ્વચ્છતા પગલાં હતા તેથી 1 અને 4 સંયુક્ત છે પગલું જે નંબર 3 છે જે રોગ નું નિદાન છે તે પછી આવે છે અને ચુકવણી તે પછી આવે છે તેથી તમે જે કરો છો તે તમે આ બધાને જોતા સમજો છો કે આ તે છે જે સૌથી વધુ સમય લે છે તેથી આ અડચણ છે અને તમે સમાંતર કામગીરી અને સંયોજનો બનાવવાનો પ્રયાસ કરો છો તેથી આખરે તમે ઉચ્ચ સ્તર પ્રાપ્ત કરવામાં સક્ષમ છો આ એક ખૂબ જ સરળ ઉદાહરણ છે જો તે વધુ વિગતવાર પગલાં હોય તો આપણે આ પ્રક્રિયા પ્રતીકોનો ઉપયોગ કરી શકીએ છીએ અને આ રેખાકૃતિ શું છે તે બનાવી શકો છો આ પ્રક્રિયા ની રેખાકૃતિ છે અહીં આપણે દરેક પગલાની ગતિ જોઈ રહ્યા છીએ ધીરજથી મુસાફરી કરવી પડે છે અથવા ક્રિયાત્મક રીતે મુસાફરી કરવી પડે છે સેવા પ્રદાતાએ મુસાફરી અને તેમાં લાગતો સમય અને અહીં તમે અંતે જુઓ છો કે અમે સર્વર લીધું છે સેવા પ્રદાતા 9 મિનિટ લે છે અને ગ્રાહક 7 75 મિનિટ માટે પ્રક્રિયામાં છે પરંતુ અમે ચર્ચા કરેલી પ્રક્રિયાને ઑપ્ટિમાઇઝ કરીને આપણે હાંસલ કરી શકીએ છીએ ગ્રાહક હવે 6 75 મિનિટ માટે પ્રક્રિયામાં રહેશે વ્યક્તિ દીઠ 1 મિનિટની બચત પ્રવાહમાં અને કતારોને ટાળવામાં નોંધપાત્ર તફાવત લાવી શકે છે તેથી સારી પ્રક્રિયા વ્યવસ્થાપન પદ્ધતિઓ ઔદ્યોગિક ઇજનેરી વ્યવહાર લગભગ ઉત્પાદન જેવી કે સંમેલન લાઇન વ્યવહાર અપનાવીને અને તે મોતિયાની શસ્ત્રક્રિયામાં લાગુ કરી શકાય છે તે સમજવાથી ડૉ વીની આ સમજ છે તેમણે સેવાની શ્રેષ્ઠતાનું આ વિશ્વ પ્રસિદ્ધ ઉદાહરણ આ વૈશ્વિક શ્રેષ્ઠતાનું સર્જન કર્યું અત્રે મહત્વનો મુદ્દો એ છે કે અરવિંદ આંખની સંભાળ એ અભ્યાસ કરવા માટે એક ઉત્તમ કેસ છે એટલું જ નહીં ઉત્પાદન વિજ્ઞાનના તેમના ઉપયોગ અથવા પ્રક્રિયા પ્રવાહની સમજને કારણે તેઓ પણ સમજે છે ઉદાહરણ તરીકે ભારતમાં ઘણા લોકો ઓપરેશન થિયેટરમાં આવતા નથી કારણ કે તેઓ શસ્ત્રક્રિયા થી ડરે છે તેઓ ખર્ચ વિશે ચિંતિત છે તેઓ આગળ શું થશે તેની ચિંતા કરે છે તેથી અરવિંદ આઈ કેરે ઘણી બધી રચના કરી છે જેને અમે અગાઉ ગ્રાહક સહ નિર્માણ તરીકે ઓળખાવતા હતા તેઓએ સમુદાયના સ્વયંસેવકોને સામેલ કર્યા છે તેનો અર્થ એ કે અન્ય ગ્રાહકો કે જેમની સારવાર કરવામાં આવી છે અને જેઓ સાજા થયા છે તેઓ આંખની શિબિર માં ભાગ લે છે ઇચ્છુક દર્દીઓ સાથે વાત કરે છે તેમને ખાતરી આપે છે અને આ રીતે શાળાના બાળકોની આ આંખની તપાસ નિશુલ્ક આંખની શિબિર દ્વારા તેઓએ સુનિશ્ચિત કર્યું છે કે તેઓએ બનાવેલી આ ઉચ્ચ ક્ષમતાની પ્રક્રિયામાં સતત પ્રવાહ ચાલુ રહે છે તેથી સેવાની શ્રેષ્ઠતા બનાવવા માટે સારાંશ આપવા માટે આપણે તે સેવા સંસ્થાના સ્વભાવ અને ઉદ્દેશ્યને સમજવું પડશે આપણે વિજ્ઞાન ઉત્પાદનવિજ્ઞાન પરકીય પ્રવાહ રેખાકૃતિ પ્રક્રિયા ઑપ્ટિમાઇઝેશન કતાર સંતુલન વગેરેનો ઉપયોગ કરીને પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવી પડશે ગ્રાહક આરામના જરૂરી સ્તર સાથે સંયોજિત કરકસરયુક્ત ઉપયોગિતાની જરૂરિયાતને સમજો વિશ્વસનીયતાનો સંદેશ ફેલાવવા માટે ખાતરી પૂરી પાડવા માટે સમુદાયને સામેલ કરો અને અલબત્ત અરવિંદ આઇ કેર ફાઉન્ડેશન દ્વારા ઇકો ફ્રેન્ડલીના સંદર્ભમાં અન્ય મહાન કાર્યો પણ છે હું તે પછીની તારીખે ચર્ચા કરીશ અને પરિણામ એ વિશ્વભરમાં એક મહાન ઉધ્યોગ સાહસ ની રચનાનું આ અદભૂત ઉદાહરણ છે જે મોટી સંખ્યામાં દેશોને પ્રભાવિત કરે છે જે તમામ પ્રકારની આંખની સંભાળ ખૂબ જ જટિલ પ્રક્રિયાઓ પૂરી પાડે છે તેથી આજે મોતિયાની શસ્ત્રક્રિયાથી શરૂ કરીને તેઓ ખૂબ જ વાજબી ખર્ચે મોટી સંખ્યામાં આંખની સંભાળની પ્રક્રિયાઓને આવરી લે છે અને સારી બાબત એ છે કે તે મેકડોનાલ્ડ્સની જેમ જ છે આ આંખની સંભાળની પ્રતિકૃતિ સફળતાપૂર્વક અપનાવવામાં આવ્યું છે અને અન્ય લોકો દ્વારા તેની નકલ કરવામાં આવી છે તેથી હું તમને ફરીથી વિનંતી કરીશ કે ગૂગલ દ્વારા વેબ પર અરવિંદ આંખની સંભાળના કેસ સ્ટડીઝ જુઓ યૂટ્યૂબ પર તેમના વિશે વાત કરતા મહાન નિષ્ણાતોને સાંભળો અને ગઈકાલ અને આજના આ સત્રને ફરીથી જુઓ અને સેવા શ્રેષ્ઠતા બનાવવા માટે જરૂરી પગલાંની પ્રશંસા કરો